નમસ્તે હું IIT કાનપુરમાંથી જયંતા ચેટર્જી છું અને અમે સેવા વ્યવસ્થાપન ના સમકાલીન મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ છેલ્લા સત્રમાં તમને યાદ હશે કે અમે પ્રખ્યાત વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ભારતીય સેવા સંસ્થા અરવિંદ આંખની હોસ્પિટલ અને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે ચર્ચા કરી હતી અને અમે તપાસ કરી હતી કે કેવી રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પ્રક્રિયાઓ બનાવીને કામ ના પ્રવાહ નું આલેખન એવી રીતે બનાવીને કે જે રોજગારી આપે એક નકલ કરી શકાય તેવા મોડ્યુલોમાં વિભાજન કરવામાં આવે છે ધોરણો સેટ કરવામાં આવે છે એવી રીતે કે મોટી સંખ્યામાં લોકોને શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણિત પ્રક્રિયા માટે તાલીમ આપી શકાય અમે એ પણ તપાસ્યું કે કેવી રીતે યોગ્ય સમય અને ગતિના અભ્યાસ દ્વારા કતાર સંતુલન જેવી તકનીકો દ્વારા કતાર વ્યવસ્થાપન જેવી તકનીકો દ્વારા વ્યક્તિ એક ખૂબ જ માનવીય પરંતુ ખૂબ જ કાર્યક્ષમ પદ્ધત્તિ બનાવી શકે છે જેના કારણે આજે અરવિંદ આઇ કેર ફાઉન્ડેશન અને તેમના વિવિધ એકમો વિશ્વને પહોંચાડે છે આર્થિક પિરામિડના તળિયે હોય તેવા લોકો ને પણ ઓછા ખર્ચે વિશ્વ સ્તર ની સારી સેવા આપી શકાય છે અમે સંક્ષિપ્તમાં તેમની આવક વ્યવસ્થાપન વ્યૂહરચના પણ જોઈ અરવિંદમાં આવતા ગ્રાહકોને કેવી રીતે ચૂકવણી કરવી તે જાણતા હોવા છતાં કે તે વાસ્તવમાં મુખ્યત્વે ગરીબ લોકો માટેની હોસ્પિટલ છે ચૂકવણી કરનારા ગ્રાહકો ત્યાં આવે છે કારણ કે તેમની સેવાની ઉચ્ચ ગુણવત્તા અને આવા ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થતી ચૂકવણી આર્થિક રીતે વંચિત લોકોને સેવા સબસિડી આપે છે એક ઉત્તમ સેવા મોડેલ મને ખાતરી છે કે તમે ઇન્ટરનેટ પર ગૂગલ યુટ્યુબ દ્વારા ઘણી પ્રસ્તુતિઓ અને ઘણા કેસ સ્ટડીઝ જોયા હશે જે આ મહાન સેવા સંસ્થાની ઝીણવટભરી બાબતોની પ્રશંસા કરવા માટે વાંચવા માટે મફતમાં ઉપલબ્ધ છે અને હું તમને ફરીથી વિનંતી કરીશ જો તમે હજી સુધી કર્યું નથી તો કૃપા કરીને જાઓ અમે છેલ્લા સત્રમાં જે ચર્ચા કરી હતી તેનાથી આગળ વધો અને અરવિંદ પર તમારા માટે ઉપલબ્ધ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના સંસાધનો કેસ સ્ટડીઝ ઑડિઓ વિડિયો પ્રસ્તુતિઓ વાંચો હવે તેમાંથી ઘણા કિસ્સાઓ અહેવાલો મેકડોનાલ્ડ્સથી મેક સર્જરી વિશે વાત કરે છે ડૉ વીને ઉચ્ચ ગુણવત્તામાંથી મળેલી પ્રેરણા વિશે વાત કરે છે મેકડોનાલ્ડ્સની ઓછી કિંમતની ડિલિવરી અને કેવી રીતે અરવિંદ આઇ કેર યુનિટ્સે તેમની સેવા વિતરણમાં તેમાંથી કેટલાક સિદ્ધાંતોની નકલ કરી છે આજના સત્રમાં હું સેવા ઉત્કૃષ્ટતા માટેના અન્ય એક મહત્વપૂર્ણ પાસાની ચર્ચા કરવા માંગુ છું જે કેસ સ્ટડીઝ અને રિપોર્ટના ભંડારમાં બહુ સારી રીતે આવરી લેવામાં આવતું નથી તેમાંના કેટલાક આ વિશિષ્ટ પાસાને સંદર્ભિત કરે છે અને તે પાસું અરવિંદ આઈ કેરમાં માનવ સંસાધન સંચાલન અને નેતૃત્વ વિશે છે તેથી હું આ અન્ય નરમ બાજુને પ્રકાશિત કરવા માટે જીવંત કેસ અભ્યાસ તરીકે તે ઉદાહરણનો ઉપયોગ કરવાનું ચાલુ રાખું છું જે ઘણી વખત સેવાની શ્રેષ્ઠતા લોકોની બાજુ બનાવવામાં ઘણી મુશ્કેલ હોય છે તેથી ફક્ત આ વ્યૂહરચના મૂકો જે અરવિંદ તેમના માનવ સંસાધન માટે અનુસરે છે તેને સશક્તિકરણની સંસ્કૃતિ કહી શકાય સરળ શબ્દોમાં કહીએ તો તેઓ તેમના લોકોમાં રોકાણ કરે છે તેઓ યોગ્ય પ્રકારના લોકોની ભરતી કરે છે અને તેમના શિક્ષણમાં સતત રોકાણ કરે છે અમે આની થોડી વિગતમાં જઈશું કે યોગ્ય પ્રકારના લોકોની ભરતીનો અર્થ શું છે પરંતુ તે પહેલાં હું કેટલાક મૂળભૂત ખ્યાલો સ્પષ્ટ કરવા માંગુ છું તમારી સામેની આકૃતિ આ સેવા સંસ્થા શ્રેષ્ઠતા ત્રિકોણ એ સેવાના ત્રિકોણનું વિકસિત સંસ્કરણ છે જેની મેં તમારી સાથે અગાઉ ચર્ચા કરી હતી તમને આ ત્રિકોણના ત્રણ ખૂણા યાદ હશે અમારી પાસે સેવા સંસ્થા સેવા ગ્રાહક અને સેવા કર્મચારીઓ છે આજે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ ત્રિકોણના દરેક અંશ પર આપણી પાસે અમુક પ્રકારનો વિરોધાભાસ છે તેથી સેવા સંસ્થા તેમના કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખે છે જેવી રીતે અરવિંદમાં અમે ચર્ચા કરી રહ્યા હતા પુનરાવર્તિત પ્રમાણભૂત સેવા કાર્યક્ષમતા પરંતુ રસપ્રદ વાત એ છે કે આ પ્રકારની પ્રેરિત કાર્યક્ષમતા ફક્ત ત્યારે જ મળી શકે છે જો લોકો પાસે સ્વાયત્તતા હોય સંમેલન રેખા ના ખ્યાલથી એવું લાગે છે કે લોકો ચોક્કસ સીમા સાથે કામ કરશે તેઓ ઓટોમેટનની જેમ કાર્ય કરશે અને તેઓ સમાન બોલ્ટને બરાબર કડક કરવાનું કાર્ય કરશે ફરીથી અને ફરીથી અથવા એ જ બિંદુને હથોડી મારવી અને ફરીથી અને ફરીથી જ્યારે નોકરીઓ સંમેલન રેખા પર આગળ વધે છે તેથી ભલે અરવિંદ અથવા આવી શ્રેષ્ઠ સેવા સંસ્થાઓ પુનરાવર્તિત મોડ્યુલ બનાવીને પ્રક્રિયાની શ્રેષ્ઠતા અપનાવે તેઓ કાર્યક્ષમતા સાંકળ બનાવે છે પરંતુ તે જ સમયે તેઓ આગળની કતાર પરના લોકોને સ્વાયત્તતા નિર્ણય લેવાની અક્ષાંશ આપે છે તેથી આ એક પ્રકારનો દ્વિધા વિરોધાભાસ અથવા ડાયાલેક્ટિક્સ છે જે આપણે અવલોકન કરીએ છીએ એ જ રીતે સેવા સંસ્થા અને ગ્રાહક વચ્ચે અમારી પાસે કાર્યક્ષમતા વિરુદ્ધ સંતોષની આ ડાયાલેક્ટિક્સ છે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું જેની આપણે પછીના સત્રમાં થોડી વધુ ચર્ચા કરીશું જ્યારે આપણે ભાવનાત્મક શ્રમ વિશે ચર્ચા કરીશું અમે સેવા ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા ચોક્કસ પડકારોની ચર્ચા કરીશું આ વિરોધાભાસ આ દ્વિધા નિયંત્રણ વિરુદ્ધ સહ નિર્માણની ઊંડાણપૂર્વક સારવાર કરવામાં આવશે પરંતુ ત્યાં આ ક્ષણે અમે ઓળખીએ છીએ કે આ કાર્યક્ષમતા વિરુદ્ધ સ્વાયત્તતા અથવા સંતોષ વિરુદ્ધ ઉત્પાદકતા ગ્રાહક સંતોષ વિરુદ્ધ સેવા ઉત્પાદકતા અને નિયંત્રણ વિરુદ્ધ સહ નિર્માણમાં ચોક્કસ તણાવ છે હવે તમે અહીં એક વસ્તુ જોશો કે આ સંપર્ક કર્મચારીઓ તેઓ સામાન્ય રીતે એક સાથે બે પ્રકારના દબાણ હેઠળ હોય છે સેવા સંસ્થા તરફથી દબાણનો એક સમૂહ આવે છે સેવા સંસ્થા ઇચ્છે છે કે તેઓ ચોક્કસ રીતે વર્તે હંમેશા હસતાં નમ્ર સહાનુભૂતિપૂર્ણ અને તેથી વધુ તેમની આંતરિક માનસિક સ્થિતિ ગમે તે હોય સેવા સંસ્થા ઇચ્છે છે કે તેઓ પ્રમાણભૂત રીતે વર્તે સંશોધકો તેને હૃદયનું સંચાલન કહે છે સંસ્થા આગળ ના કર્મચારીઓના હૃદયનું સંચાલન કરવા માંગે છે તેવી જ રીતે ગ્રાહક પણ સારો પ્રતિભાવ નમ્ર પ્રતિભાવ સહાનુભૂતિ વિશ્વસનીયતા ઇચ્છે છે તેથી કોઈ રીતે સંપર્ક કર્મચારીઓ બેવડા દબાણ હેઠળ હોવાનું જણાય છે તો પછી અમે આની ચર્ચા કરીશું પરંતુ અત્યારે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ બાબત જેની આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી રહ્યા હતા સશક્તિકરણની સંસ્કૃતિ સશક્તિકરણની આ સંસ્કૃતિ આ પ્રકારની નિયંત્રણ તત્વજ્ઞાન માં અથવા સંસ્થા કેવી રીતે સ્વ વ્યવસ્થાપન પ્રક્રિયા દ્વારા સંચાલિત થાય છે તે જોઈ શકાય છે તેથી તમે જુઓ અહીં મેં પ્રકાશિત કર્યું છે કે ભલે તે માન્યતા પ્રણાલીમાં હોય ભલે તે નિદાન નિયંત્રણ પ્રણાલીમાં હોયપરંતુ તેઓ હમેશા યોગ્ય વસ્તુ કરવામાં મેળવામાં અને બનાવવામાં ભાર મૂકે છે તેથી અમે એવી સંસ્થાઓમાં સેવા કર્મચારીઓ ઈચ્છીએ છીએ જેઓ આ પ્રકારની વૈશ્વિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે તેઓ લગભગ યંત્ર જેવા હોય તેઓને એવું લાગવું જોઈએ કે તેઓ માત્ર નોકરીમાં કર્મચારી તરીકે જ નથી પરંતુ તેઓ કંઈક કરી રહ્યા છે જે સામાન્ય ફરજ યંત્રો ઉત્સાહથી આગળ વધે છે જે તેમની નોકરીમાં કાળજી શીખવાની સંડોવણી જેવી છે હવે આપણે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ હું ફક્ત યાદ કરીશ કે આ બરાબર નથી અમારી પાસે ઊંડાણમાં જવાનો સમય નથી પરંતુ હું યાદ કરીશ અને જો તમે ઇચ્છો તો જો તમે આ ખ્યાલોથી પરિચિત ન હોવ તો હું તમને વિનંતી કરીશ કે તમે સરળતાથી નેટ પર જઈ શકો આમાંના કેટલાક ખ્યાલો નો વિકિપીડિયા અને અન્ય ખુલ્લા સંસાધનો દ્વારા અભ્યાસ કરો તેમ છતાં અમે છેલ્લા સત્રમાં મેકડોનાલ્ડ્સ જેવી સંમેલન રેખા જેવી કે અરવિંદ આઇ કેરમાં પ્રક્રિયા વ્યવસ્થાપન વિશે વાત કરી હતી માનવ વ્યવસ્થા માં જો કે લોકો પ્રત્યેના તેમના અભિગમમાં તેઓ થિયરી X માં માનતા નથી જે આધુનિક સામૂહિક ઉત્પાદન વિભાવનાઓના પિતા ટેલર દ્વારા અપાયેલી છે તેથી આવી સંસ્થાઓ થિયરી Xની જેમ માનતી નથી કે લોકો એવા છે કે તેઓ ખરેખર કામ કરવાનું પસંદ કરતા નથી અને તેથી સામાન્ય રીતે લોકોમાં સર્જનાત્મકતા અને પહેલનો અભાવ હોય છે તેથી તમારે તેમને ખૂબ જ વ્યાખ્યાયિત નોકરી વર્ણન પ્રદાન કરવું જોઈએ અને દાવપેચ કરવા માટે વધુ જગ્યા નથી આ સંસ્થાઓ મોટે ભાગે અને જો તમે આમાંની ઘણી સેવા સંસ્થાઓનો અભ્યાસ કરો છો તો તમે જોશો કે તેઓ કહેવાતી અમેરિકનપદ્ધત્તિ કહેવાતી ઘણી ચુસ્ત ઘણી નિયંત્રિત પદ્ધત્તિ ને શ્રેષ્ઠ રીતે જોડે છે પરંતુ તે જ સમયે તેઓ સિદ્ધાંત Yનો અભ્યાસ પણ કરે છે જે પ્રેરણા આધારિત સર્જનાત્મકતા અને પહેલ આધારિત પ્રક્રિયાઓ છે તેથી કેટલાક લોકોએ થિયરી Z વિશે વાત કરી છે અને તેથી તમે અરવિંદ આઈ હોસ્પિટલ જેવી સંસ્થાઓને સમજવા માટે સેવા કર્યા માં વૈશ્વિક શ્રેષ્ઠતા સમજવાનું પસંદ કરી શકો છો તમને થિયરી Y અને થિયરી Z વિશે થોડો અભ્યાસ કરવાનું ગમશે પરંતુ આ માત્ર એક સ્પર્શક હતું જે મને રસપ્રદ લાગતું હતું તમને કેવા લોકો જોઈએ છે અને કેવી રીતે તમે કેવા પ્રકારનું નેતૃત્વ પ્રદાન કરો છો તે સમજવું રસપ્રદ છે ફરીથી આ અન્ય જાણીતો ખ્યાલ છે આ પરિસ્થિતિગત નેતૃત્વનો ખ્યાલ છે તેથી જેમ તમે જાણો છો કે તમારામાંના કેટલાક સંસ્થાના અભ્યાસ અથવા સંગઠનના વર્તનથી પરિચિત હતા ફરીથી જો તમે આનો અભ્યાસ કર્યો ન હોય તો તમે સરળતાથી પરિસ્થિતિગત પર જઈ શકો છો હકીકતમાં લગભગ ખૂબ જ ઓછી કિંમતની 10 પુસ્તક પણ એક મિનિટમાં ઉપલબ્ધ છે નેતૃત્વ મને લાગે છે કે તે પુસ્તકના શીર્ષકનું નામ છે તેથી પરિસ્થિતિગત નેતૃત્વનો અર્થ એ છે કે નેતાઓનું વર્તન અથવા નિર્દેશક વર્તન અને કર્મચારીનું વર્તન જો તેમને અક્ષમાં મૂકવામાં આવે તો અમે વિવિધ લોકો માટે વિવિધ સ્ટ્રોક વિકસાવી શકીએ છીએ અને અમે યોગ્ય પ્રકારના લોકોને તાલીમ આપી શકીએ છીએ વિકાસ કરી શકીએ છીએ પ્રોત્સાહિત કરી શકીએ છીએ પ્રેરિત કરી શકીએ છીએ અને યોગ્ય પ્રકારના લોકોનો તમારો અર્થ શું છે અમારો મતલબ એ છે કે અમે એવા લોકોને શોધી રહ્યા છીએ જેમને તમે અહીં જુઓ છો તેમ આ ચતુર્થાંશ S 4 અને S 4 માં મૂકી શકાય તે અહીં છે તેનો અર્થ એ છે કે જ્યાં નિર્દેશક વર્તન ઓછું છે અને સહાયક વર્તન વધારે છે જેનો અર્થ છે કે અમે એવા લોકોને શોધી રહ્યા છીએ જેઓ ઓછા માર્ગદર્શન સાથે કામ કરી શકે અને તેઓ પરિપક્વ અને સ્વાયત્ત લોકો હોય તેથી વાસ્તવમાં આ પ્રકારની સંસ્થાઓમાં આપણે ભાગ્યે જ આ સ્તરે લોકોની ભરતી કરીશું એટલે કે ઓછી પરિપક્વતા અને ઓછી પ્રતિબદ્ધતા ધરાવતા લોકો અમે એવા લોકોને લેવા માંગીએ છીએ જેઓ અરવિંદ આઈ કેરમાં વિશ્વાસ રાખે છે જેઓ સંસ્થાના હેતુ માં વિશ્વાસ રાખે છે જેમને લાગે છે કે આ સંસ્થા સેવા પૂરી પાડી રહી છે જે માત્ર નફાની જરૂરિયાતથી આગળ નથી વધતી તેથી ઘણી વખત આવી સંસ્થાઓ સ્પષ્ટ મૂલ્યો સિદ્ધાંતોમાં વિશ્વાસ દર્શાવે છે જેમ કેનીચે ની ત્રણ રેખા લોકોનો ગ્રહ અને નફો તેથી આ સામાજિક ચિંતા સામાજિક અભિગમ વૈશ્વિક ધોરણની મોટા ભાગની શ્રેષ્ઠ સેવા સંસ્થાઓમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે અને તે કરવા માટે આપણે એવા લોકોની ભરતી કરવી પડશે જેમને માર્ગદર્શનની વધુ જરૂર નથી અને જેઓને પછી આ પ્રતિનિધિ બાંધા માં વિકસાવી શકાય તેથી અમે આ કાર્ય ક્ષેત્ર જોઈ રહ્યા છીએ માનવથી માનવીય ક્રિયાપ્રતિક્રિયા અને તેથી કર્મચારીની પસંદગી આંતરવ્યક્તિત્વ કૌશલ્ય વિકાસ અને ટેક્નોલોજી આધાર માં પણ જે વિશ્વાસ પેદા કરી શકે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સંસ્થાઓમાં પણ યંત્ર થી માનવ ઇન્ટરફેસમાં યોજના સિદ્ધાંતો છે જેનું પાલન કરવું જોઈએ પરંતુ અમે લોકોથી લોકોના માળખામાં રહીશું અને આ એક ખૂબ જ ઉત્કૃષ્ટ પદ્ધત્તિ છે જેને સંતોષ દર્પણ કહેવામાં આવે છે અને આ મૂળભૂત રીતે પ્રકાશિત કરે છે કે જો તમારા કર્મચારીઓ સંતુષ્ટ ન હોય તો ગ્રાહક સંતોષ મેળવી શકાતો નથી તેથી ગ્રાહકની જરૂરિયાતો અને તેમને મળવાની રીતો સાથે વધુ પરિચિતતા એ કર્મચારીનું વલણ છે આગળ ની રેખા ના વલણ વધુ પુનરાવર્તિત ખરીદી તરફ દોરી જશે જો તમે લોકોને સેવાની ભૂલોમાંથી પુનઃપ્રાપ્ત કરવા માટે વધુ સ્વાયત્તતા આપો છો તો તે ગ્રાહકને ફરિયાદ કરવા માટે પ્રોત્સાહન સાથે મેળ ખાશે કારણ કે ગ્રાહક જેટલી વધુ પ્રતિસાદ આપે છે તેટલી વધુ ભૂલમાંથી બહાર આવવાની અને ગ્રાહક સાથે ઊંડો સંબંધ બનાવવાની તક છે તેથી આ પ્રકારની સ્વાયત્તતા સાથે ઉચ્ચ કર્મચારી સંતોષ આ પ્રકારની પદ્ધત્તિ સાથે જે ગ્રાહકને વાતચીત કરવા પ્રોત્સાહિત કરે છે અમે આ સંબંધને ઉચ્ચ કર્મચારી સંતોષ બનાવી શકીએ છીએ જે ઉચ્ચ ગ્રાહક સંતોષ તરફ દોરી જાય છે અલબત્ત સામાન્ય રીતે તે ઉચ્ચ ઉત્પાદકતા તરફ દોરી જશે નીચી કિંમત અને સેવાની ગુણવત્તામાં સુધારો થશે જે વધુ સારું પરિણામ આપશે આ હેસ્કેટનું ખૂબ પ્રખ્યાત સંશોધન ઉત્પાદન પ્રતિકૃતિ છે આને સેવા ના નફા ની સાંકળ કહેવામાં આવે છે તે સમાન ખ્યાલને પ્રકાશિત કરે છે મૂળ લેખ ફરીથી તમે ફક્ત સેવા ના નફા ની સાંકળ શોધી શકો છો અને તમે તેના વિષે પેપર માં પણ શોધી શકો છો મને લાગે છે કે આ જ સિદ્ધાંત પર આધારિત એક પુસ્તક પણ છે તે ફરીથી મૂળભૂત રીતે કહે છે કે બાહ્ય બજારમાં સંતોષ વફાદારી આવક વૃદ્ધિ નફાકારકતા ફક્ત ત્યારે જ મેળવી શકાય છે જો તમારી પાસે આંતરિક રીતે સંચાલન વ્યૂહરચના અને સેવા વિતરણ પદ્ધત્તિ હોય જે કર્મચારી સંતોષ કર્મચારીની ક્ષમતા વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી આ સંતુલન અથવા પદ્ધત્તિ અભિગમમાં આ સાતત્ય અમે આ કોર્સ દરમિયાન ફરીથી અને ફરીથી પ્રકાશિત કરી રહ્યા છીએ અને તે રજૂ કરવાની આ બીજી રીત છે કે આ કાર્યસ્થળની યોજના કામ ની યોજના નિર્ણય લેવાનું અક્ષાંશ આગળના ભાગને આપવામાં આવતી સ્વાયત્તતા કતાર કર્મચારીઓ ગ્રાહક વફાદારી ગ્રાહક જાળવણી ગ્રાહક હિમાયત અને ગ્રાહક સહ નિર્માણ સાથે ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે હવે વધુ બે વિભાવનાઓ આ પ્રકારની સંસ્થા કે જ્યાં આપણે એકસાથે વ્યવસ્થા કરી શકીએ છીએ સ્વાયત્તતા અને કાર્યક્ષમતા ત્યારે જ બની શકે છે જો તમે પ્રતિબદ્ધ ઉચ્ચ પ્રેરિત લોકોને સારી રીતે પ્રશિક્ષિત કર્યા હોય અને આ પ્રતિબદ્ધતા પ્રેરણા હેતુ નિર્માણની ભાવના નેતૃત્વની જવાબદારી છે મારી પાસે આજે વધુ સમય નથી કારણ કે આ સત્ર માનવ સંસાધન પર સમાન ધ્યાન આપવાના મુદ્દા પર કેન્દ્રિત છે કારણ કે તમે સેવા નેતૃત્વ બનાવવા માટે પ્રક્રિયા યોજના પર ધ્યાન આપો છો પરંતુ તમારામાંના જેઓ રસ ધરાવો છો તે આ સત્રમાં ફરીથી છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે હું ફરીથી અને ફરીથી સંસ્થાના વર્તન અને સંસ્થાની રચનાના કેટલાક મૂળભૂત ખ્યાલોનો ઉલ્લેખ કરી રહ્યો છું તેથી જો તમે પહેલાથી આવું ન કર્યું હોય તો તમને તેમાંથી કેટલાક વાંચવાનું ગમશે તેથી આ ખ્યાલ સ્તર 5 નેતૃત્વ વિશે છે સ્તર 5 નું નેતૃત્વ મૂળભૂત રીતે એ છે કે સ્તર 5 ના નેતાઓ દ્વૈતમાં અભ્યાસ કરે છે તેઓ વિનમ્ર તેમજ ઇચ્છાશીલ છે તેઓ નમ્ર તેમજ નિર્ભય છે પ્રથમ સાઇટ પર તે કાર્યક્ષમતા અને સ્વાયત્તતા વિશે જે વિરોધાભાસ હું પ્રકાશિત કરી રહ્યો હતો તેટલો જ વિરોધાભાસી લાગે છે પરંતુ નેતૃત્વના સ્તરે પણ આ વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ સંગઠનો કેટલાક રસપ્રદ વિરોધાભાસ અથવા ડાયાલેક્ટિક્સના વ્યવસ્થા બોલી વ્યવસ્થા દર્શાવે છે કે આવી સંસ્થાઓમાં નેતાઓ વિનમ્ર હોય છે પરંતુ તે જ સમયે તેમની પાસે ખૂબ જ મજબૂત ઇચ્છાશક્તિ નમ્રતા તેમજ ઇચ્છાશક્તિ છે ઉચ્ચા કક્ષા ના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ વિગતો પર ધ્યાન આપે છે હેલિકોપ્ટર દૃશ્ય તેમજ વિગતો પર સૂક્ષ્મ રીતે ધ્યાન આ દ્વૈતતાને જીવનમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે ડૉ વીજી વેંકટસ્વામીના મેં છેલ્લા સત્રમાં તેમના વિશે ચર્ચા કરેલ સંક્ષિપ્તમાં વર્ણન કર્યું તેમનું જીવન તેમની જીવનચરિત્ર સેવા નેતૃત્વ સેવા લક્ષી વેપાર તત્વજ્ઞાન ને સમજવા માટે ખૂબ જ પ્રેરણાદાયી મહાન વાંચન છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને હું ખૂબ વિનંતી કરું છું કે તેમના લખાણોને પકડીને તેમને યૂટ્યૂબ પર સાંભળો અને આ સ્તર 5 નેતૃત્વની ઘોંઘાટ સમજો નિષ્કર્ષ માટે હું થોડીક શૈક્ષણિક માળખા માં જઈ રહ્યો છું અને હું તે તમારી સાથે છોડી રહ્યો છું કે સેવાની શ્રેષ્ઠતા માટે નેતૃત્વએ આ લોકોની ક્ષમતા મોડ્યુલ નો અભ્યાસ કરવો જોઈએ તેનો અર્થ એ છે કે ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા પર પુનરાવર્તિત કાર્ય પ્રદર્શનથી શરૂ કરીને વ્યક્તિએ સતત કાર્ય સ્થળ કર્મચારી અનુસિક્ષણ દ્વારા આને ઑપ્ટિમાઇઝ કરવાના સ્તર સુધી મુસાફરી કરવી પડશે તેથીઅનુસિક્ષણ અધ્યયન અધ્યયન સંસ્થાની રચના આ તમામ વિભાવનાઓ આ સેવા શ્રેષ્ઠતા બનાવવા માટે અત્યંત સુસંગત છે તેથી પુનરાવર્તિત કાર્યોમાંથી સારી રીતે વ્યાખ્યાયિત સારી રીતે ઑપ્ટિમાઇઝ કરવા માટે આ અમારો માર્ગ હશે આ અમારી મુસાફરી હશે તેથી હું નિષ્કર્ષ પર આવીશ કે આ લોકો ક્ષમતા મોડ્યુલ પર મુસાફરી કરવા માટે અત્યંત સક્ષમ સંસ્થા સેવા સંસ્થા બનાવવા માટે અમારે ક્ષમતાનું ચક્ર બનાવવાની જરૂર છે જ્યાં અમારે કાળજીપૂર્વક કર્મચારીઓની પસંદગી કરવી પડશે અને હું આવતા અઠવાડિયે થોડી વધુ ચર્ચા કરીશ કે તમારે તમારા ગ્રાહકોને પણ કાળજીપૂર્વક પસંદ કરવા પડશે જેમ કે અરવિંદ આઇ કેર મોતિયાગ્રસ્ત ગરીબ લોકોને તેમના ગ્રાહકો તરીકે પસંદ કરે છે અને આર્થિક પિરામિડના તળિયે લોકોની સેવા કરવા માટે સ્વપ્નદ્રષ્ટા ઉત્સાહ સાથે લોકોને પસંદ કરો તેથી આ ધ્યાન યોગ્ય પ્રકારના ગ્રાહક પર યોગ્ય પ્રકારના ગ્રાહકને વિભાજન અને લક્ષ્યાંકિત કરવા અને તમારા લોકો દ્વારા યોગ્ય પ્રકારનું મૂલ્ય દરખાસત બનાવવા અને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ સારી રીતે યોજના આધાર પદ્ધત્તિ યોજના દ્વારા વધુ અક્ષાંશ પ્રદાન દ્વારા શ્રેષ્ઠ બનવાનું ચાલુ રાખો ગ્રાહકને આગળ ની રેખા પર સ્વાયત્તતાની જરૂર છે જે પ્રક્રિયાના પ્રવાહને ખલેલ પહોંચાડશે નહીં તે કાર્ય યોજના અને પ્રક્રિયા પ્રવાહ યોજના ના વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ જશે નહીં અલબત્ત આ યોગ્ય પુરસ્કારો અને માન્યતાઓ હશે પરંતુ જો આજ ના સત્ર ને પુનરાવર્તન કરશો તો તમે સમજી શકશો કે આ યાંત્રિક નેતૃત્વ અને લોકો માટે આ ક્ષમતાના માર્ગની રચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે લોકો ક્ષમતાપ્રતિકૃતિ તેથી કૃપા કરીને આનો અભ્યાસ કરો તે ખૂબ જ મહત્વપૂર્ણ હશે કે તમારી પાસે આ અંગે સ્પષ્ટ વિચારો હોય અરવિંદ વેબસાઇટની મુલાકાત લો લેવલ 5 લીડરશીપ વિશે વાંચો પરિસ્થિતિગત નેતૃત્વ ની વિભાવના વિશે વાંચો જેથી અમે આગળના સત્રને વધુ ઊંડાણથી સંભાળી શકીએ